છેલ્લા લેક્ચરમાં આપણી પાસે રીઅલ ટાઇમ સિસ્ટમ્સનો ખૂબ મૂળભૂત પરિચય હતો રીઅલ ટાઇમ શું છે રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ શું છે અને તે કેવી રીતે પરંપરાગત ઓપરેટિંગ સિસ્ટમથી અલગ છે અને રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ માટેની મુખ્ય આવશ્યકતાઓમાંની એક એ છે કે તે ટાસક્સને સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે મદદ કરશે એમ્બેડેડ એપ્લિકેશનો અસંખ્ય બની રહી છે અને તે રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ માટે મહત્વપૂર્ણ એપ્લિકેશન છે તે પછી રીઅલ ટાઇમ સિસ્ટમ્સના વિવિધ પ્રકારો આવે છે જેમ કે હાર્ડ સોફ્ટ અને ફર્મ રીઅલ ટાઇમ સિસ્ટમો તેમના ઉદાહરણો અને વિવિધ પ્રકારનાં ટાસક્સ જે એક રીઅલ ટાઇમ સિસ્ટમને સંભાળવું પડે રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમમાં ટાસક્સને વ્યાપકપણે પિરિયોડિક એપરિઓઇડિક અને સ્પેરાડિક ત્રણ પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય છે પિરિયોડિક ટાસ્ક એ એક એવું ટાસ્ક છે જે ટાઈમર મુજબ પુનરાવર્તિત થયા કરે છે ઉદાહરણ તરીકે કોઈ રાસાયણિક પ્લાન્ટમાં છોડના પરિમાણો પિરિયોડિકલી અનુભવાય છે અને પછી કોમ્પ્યુટર નક્કી કરે છે કે શું કોઈ સુધારાત્મક પગલાં લેવાય અને જો ત્યાં તાપમાન અથવા રાસાયણિક સાંદ્રતા માં ફેરફાર જેવી સુધારણાત્મક ક્રિયા થાય તો તે ચોક્કસ સમયની અંદર થાય છે બધી રીઅલ ટાઇમ એપ્લિકેશનો માટે પિરિયોડિક ટાસક્સ બહુમતીમાં હોય છે તેના મોટી સંખ્યામાં ટાસક્સ એ પિરિયોડિક ટાસક્સ હોય છે આપણી પાસે એપરિઓઇડિક ટાસક્સ હોય શકે છે એપરિઓઇડિક ટાસક્સ રેન્ડમ રીતે પુનરાવર્તિત થાય છે અને તે સોફ્ટ રીઅલ ટાઇમ ટાસક્સ હોય છે ઉદાહરણ તરીકે ઓપરેટર તાપમાન વધારવા અથવા રાસાયણિક પ્રતિક્રિયાના દરને ઘટાડવા આદેશ આપે છે ઓપરેટર કમાન્ડ ક્યારે આપશે તે જાણી શકાતું નથી અને તે રેન્ડમ હોઈ શકે છે અને આ આદેશનો જવાબ મૂળભૂત રીતે સોફ્ટ રીઅલ ટાઇમ છે એકવાર યુઝર આદેશ આપે ત્યારે કેટલીક સેકંડ લાગી શકે છે અને ત્યાં કોઈ સખત સમયમર્યાદા નથી કે જે કોઈએ પૂરી કરવાની જરૂર હોય બીજી બાજુ સ્પેરાડિક ટાસક્સ હોય છે જે ફરીથી રેન્ડમ છે પરંતુ તેની સાથે આ સખત સમયમર્યાદા ધરાવે છે ઉદાહરણ તરીકે રાસાયણિક પ્લાન્ટના ઉદ્યોગમાં આગની સ્થિતિ જોવા મળે છે પછી સેન્સર સ્થિતિની તપાસ કરે છે અને તેઓ ઘણીવાર ક્રિયાઓ શરૂ કરે છે એલાર્મ સંભળાવી શકે છે પ્રતિક્રિયા અટકાવી શકે છે પાણીનો શાવર શરૂ કરી શકે છે જ્યારે જ્યારે આવા આગની અણધારી અને રેન્ડમ સ્થિતિ સર્જાય છે ત્યારે એલાર્મ શરૂ થાય છે પરંતુ તે પછી પ્લાન્ટ માટે આવી કટોકટીની પરિસ્થિતિ હોય ત્યારે ચોક્કસ સમયની અંદર ક્રિયા શરૂ કરવી આવશ્યક છે અહીં કોઈપણ રીઅલ ટાઇમ એપ્લિકેશનમાં મોટાભાગનાં ટાસક્સ પિરિયોડિક હોય છે કેટલાક ટાસક્સ એપરિઓઇડિક હોઈ શકે છે અને આ મૂળભૂત રીતે સોફ્ટ રીઅલ ટાઇમ ટાસક્સ હોય છે આ રેન્ડમ રીતે થાય છે અને બીજી કેટેગરી એ સ્પેરાડિક ટાસક્સ છે આ રીઅલ ટાઇમ ટાસક્સ છે પરંતુ તે પછી તે રેન્ડમ રીતે થાય છે અને આ દુર્લભ એપરિઓઇડિક અને સ્પેરાડિક ટાસક્સની સંખ્યા એ પિરિયોડિક ટાસક્સની તુલનામાં ખૂબ ઓછી છે બીજી બાબતનો ઉલ્લેખ કરવો તે ટાસ્કની સમયમર્યાદા છે જે કોઈ ઈવેન્ટને ધ્યાનમાં રાખીને વ્યાખ્યાયિત કરવામાં આવે છે એકવાર કોઈ ઈવેન્ટ થાય પછી આપણે ટાઇમની ગણતરી શરૂ કરીએ છીએ અને ચોક્કસ સમય પહેલાં પરિણામ આપવું આવશ્યક છે ઇવેન્ટ કાં તો સિસ્ટમ દ્વારા અથવા વાતાવરણ દ્વારા ઉત્પાદિત કરવામાં આવી શકે છે આગળ જતાં આપણે બંનેનાં ઉદાહરણો જોતા જઈશું વિશિષ્ટ એપ્લિકેશનમાં જ્યાં મોટી સંખ્યામાં રીઅલ ટાઇમ ટાસક્સ હોય છે અને જે ઈવેન્ટસ બનવાને કારણે ઉત્પન્ન થાય છે આમાંની કેટલીક ઈવેન્ટસ આંતરિક અથવા બાહ્ય ઈવેન્ટસ હોઈ શકે છે ઉદાહરણ તરીકે જ્યારે તાપમાન સેન્સર વધારે તાપમાન ને અનુભવે છે ત્યારે કોઈ ટાસ્ક ઉત્પન્ન થઈ શકે છે પછી તાપમાન ઘટાડવાનો ટાસ્ક રહેશે કદાચ પાણીનો શાવર શરૂ કરવાનું વગેરે આ તાપમાનમાં વધારાની ઇવેન્ટ ચોક્કસ હદ સુધી બાહ્ય ઇવેન્ટ દ્વારા પેદા થઈ છે આંતરિક ઇવેન્ટ મેમરીમાંથી બહાર નીકળી શકે છે અથવા કદાચ કોઈ ટાસ્કમાં વધારે સમય લાગી શકે છે તે આંતરિક ઘટનાઓ છે જ્યારે પણ કોઈ ઇવેન્ટને કારણે કોઈ ટાસ્ક ઉત્પન્ન થાય છે ત્યારે તે ટાસ્ક રિલીઝ થાય છે અથવા પેદા થાય છે અથવા કહેવામાં આવે છે કે એ ટાસ્ક આવી રહ્યો છે રીઅલ ટાઇમ ટાસક્સ શેડ્યૂલિંગ સૌથી પ્રારંભિક વર્ણન એ છે કે ટાસક્સ શેડ્યૂલર તે ક્રમમાં નક્કી કરે છે કે જેમાં કોમ્પ્યુટર દ્વારા જુદા જુદા ટાસક્સ ચલાવવાના છે એમાં કયા એકને પ્રથમ ચલાવવામાં આવવું જોઈએ તે પછી કોને ચલાવવું જોઈએ અને પછી કયા રહેશે તે એક ટાસ્ક શેડ્યુલર છે કે જેની ભૂમિકા એ નક્કી કરવાનું છે કે હવે પછી કયા ટાસ્કને ચલાવવામાં આવશે અને જેમ આપણે પહેલેથી જ કહ્યું હતું કે ટાસક્સ શેડ્યૂલર એ બધી રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ્સનો મહત્વપૂર્ણ ભાગ છે અને તે પ્રાથમિક માધ્યમ છે જેના દ્વારા ઓપરેટિંગ સિસ્ટમ એપ્લિકેશનને તેની સમયમર્યાદા પૂરી કરવામાં મદદ કરે છે રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમના વિવિધ પ્રકારો પ્રથમ વસ્તુ જેનો આપણે ઉલ્લેખ કરીશું તે શેડ્યૂલરના પ્રકાર શું છે દરેક રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ માં શેડ્યૂલર એ ખૂબ મહત્વપૂર્ણ ઘટક છે કેટલીક મૂળભૂત પરિભાષા નીચે મુજબ છે જોબ એ કામનું એકમ છે ઉદાહરણ તરીકે તપાસ કરો કે કોઈ ચોક્કસ શરત સુધી પહોંચ્યા કે નહીં અથવા ફાઇલ વાંચવા માટે ની કોઈ ચોક્કસ શરત સંતુષ્ટ થઈ અમુક ડેટા સ્ટોર કરવા બીજા ટાસ્ક સાથે વાતચીત કરવા વગેરે આ જોબ્સ ના ઉદાહરણો છે અને આ ટાસ્ક ઇન્સ્ટનસીસ છે જ્યારે ટાસ્ક એ સમાન પ્રકારની જોબ્સનો ક્રમ છે ઉદાહરણ તરીકે એક ટાસ્ક રાસાયણિક પ્લાન્ટના તાપમાનને કેટલાક થ્રેશોલ્ડ મૂલ્ય કરતાં વધુને નિયંત્રિત કરવાનું હોઈ શકે છે દરેક વખતે જ્યારે તાપમાન સેન્સર પિરિયોડિકલી તેને માપે છે ત્યારે તાપમાનના મૂલ્યની તપાસ કરવા માટે એક ટાસ્ક ઉત્પન્ન થાય છે કે શું તે થ્રેશોલ્ડથી ઉપર છે કે નહીં અને પછી જો તે થ્રેશોલ્ડથી ઉપર છે તો થોડી સુધારણાત્મક કાર્યવાહી કરો દરેક થોડા મિલિસેકંડમાં અથવા જ્યારે તાપમાન સેન્સર ઇન્ટરપ્ટ દ્વારા તેનું ઇનપુટ આપે છે ત્યારે ટાસ્ક ઉત્પન્ન થાય છે અને જ્યારે ટાસ્ક ઉત્પન્ન થાય છે ત્યારે આપણે કહીએ છીએ કે ટાસ્ક રિલીઝ થયો છે જે અહીં બતાવવામાં આવ્યું છે કે ટાસ્ક રિલીઝ થવાનો સમય અને પછી ઓપરેટિંગ સિસ્ટમ ટાસ્કને થોડા સમય પછી એક્સિકયુટ કરવાનું શરૂ કરે છે આ એક્સિકયુશનની શરૂઆત છે આ રિલીઝનો સમય છે અને આ એક્સિકયુશનની શરૂઆત છે અને તે થોડા સમય પછી પૂર્ણ થઈ શકે છે અને પછી કોઈ સમયમર્યાદા રીઅલ ટાઇમ ટાસક્સ સાથે સંકળાયેલી હોય છે અને જો સમયમર્યાદા શૂન્યના સંદર્ભમાં માપવામાં આવે છે તો આપણે કહીએ છીએ કે તે એક એબ્સોલ્યુટ સમયમર્યાદા છે જ્યારે જો સમયમર્યાદા એ રિલીઝ સમયના સંદર્ભમાં માપવામાં આવે છે તો આપણે તેને રીલેટિવ સમયમર્યાદા કહીશું તે અહીં બતાવવામાં આવ્યું છે રીલેટિવ સમયમર્યાદા નો પ્રારંભ ટાસ્ક રિલીઝ થી સમયમર્યાદા સુધી જ્યારે એબ્સોલ્યુટ સમયમર્યાદા ટાસ્ક ટાઇમ શૂન્યથી શરૂ થાય છે અહીયાં સ્વીકૃત પરિભાષા છે કે ટાસક્સ ના ઇન્સ્ટનસ ને જોબ કહે છે કોઈ ટાસ્ક સામાન્ય રીતે ઘણી વખત ફરીથી થાય છે પિરિયોડિક ટાસક્સ શરૂ થાય છે અને તે સમયાંતરે અમુક ક્લોક ઇન્ટરપ્ટ ના આધારે પુનરાવર્તિત થાય છે જ્યારે એપરિઓઇડિક અને સ્પેરાડિક ટાસક્સ તે રેન્ડમ રીતે થાય છે અને દરેક વખતે જ્યારે કોઈ ટાસ્ક પુનરાવર્તિત થાય છે ત્યારે આપણે કહીએ છીએ કે જોબ અથવા ટાસ્કનો કોઈ ઇન્સ્ટનસ છે જેને પેદા અથવા રિલીઝ કરવામાં આવેલ છે અને જ્યારે ith ટાઇમ વખતે ટાસ્ક t પુનરાવર્તિત થાય છે ત્યારે આપણે કહીએ છીએ કે જોબ અથવા ટાસ્કનો કોઈ ઇન્સ્ટનસ Ti આવી ગયો છે અને જેમ આપણે પહેલા સમજ્યું હતું તેમ એબ્સોલ્યુટ સમયમર્યાદા એ એક પરિભાષા છે જેમાં એબ્સોલ્યુટ ટાઇમ નો ઉપયોગ આપણે સમયમર્યાદા આપવા માટે કરીએ છીએ જેનો સમય શૂન્યથી શરૂ થતો હોય છે જ્યારે રીલેટિવ સમયમર્યાદા એ ટાસ્ક રિલીઝ થાય ત્યારથી ગણાય છે આ આપણે પહેલા જોયું કારણ કે આ અગત્યની પરિભાષા છે જે રીલેટિવ સમયમર્યાદા અને એબ્સોલ્યુટ સમયમર્યાદા છે ફક્ત ટાસ્ક રીલિઝથી સમયમર્યાદા સુધી બતાવવું તે રીલેટિવ સમય છે જ્યારે શૂન્યથી આપણે સમયમર્યાદાને માપીએ છીએ આપણે તેને એબ્સોલ્યુટ સમયમર્યાદા દ્વારા સૂચવીએ છીએ હવે ચાલો બીજી મહત્વપૂર્ણ પરિભાષા વ્યાખ્યાયિત કરીએ તે છે રિસ્પોન્સ ટાઇમ જેનો આપણે ઉપયોગ કરીશું રિસ્પોન્સ ટાઇમ એ ટાસ્કના રીલિઝથી ટાસ્ક પૂર્ણ થવા સુધીનો સમય છે જેમ કે ટાસ્ક T સમયે રીલિઝ થાય છે ટાસ્ક થોડા સમય પછી શરૂ થાય છે અને પછી તે ચોક્કસ સમય સુધી ચાલે છે અને પૂર્ણ થાય છે ટાસ્કના રીલિઝથી ટાસ્કની સમાપ્તિના સમય સુધીનો સમય આપણે તેને રિસ્પોન્સ ટાઇમ તરીકે કહીએ છીએ અને આપણે કહ્યું હતું કે પરંપરાગત ઓપરેટિંગ સિસ્ટમમાં જે મૂળભૂત રીતે સોફ્ટ રીઅલ ટાઇમ ના ટાસક્સ સંભાળે છે તેનો રિસ્પોન્સ ટાઇમ ઘટાડવો જરૂરી છે અને રીઅલ ટાઇમ એપ્લિકેશનમાં પણ રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમમાં જો ટાસ્ક સોફ્ટ રીઅલ ટાઇમ ટાસ્ક હોય તો ઓપરેટિંગ સિસ્ટમને ટાસક્સ નો રિસ્પોન્સ ટાઇમ ઓછો કરવાની જરૂર છે જ્યારે હાર્ડ રીઅલ ટાઇમ અને સ્પેરાડિક ટાસ્ક માટે રિસ્પોન્સ ટાઇમનું ઘટાડવું એ ઉદ્દેશ્ય નથી ઉદ્દેશ એ છે કે હાર્ડ રીઅલ ટાઇમ અને સ્પેરાડિક ટાસક્સની સમયમર્યાદા પૂરી કરવાનો છે હાર્ડ રીઅલ ટાઇમ ટાસક્સ માટે તેને તેની સમયમર્યાદા પહેલા પૂર્ણ કરવામાં કોઈ ખાસ ફાયદો નથી ટાસ્ક તેની સમયમર્યાદામાં પૂર્ણ થવો જોઈએ ફેઝ ઓફ ટાસ્ક એ બીજી મહત્વપૂર્ણ પરિભાષા છે કારણ કે આ ટાસ્ક શેડ્યૂલરમાં પણ મહત્વપૂર્ણ પરિભાષા છે આપણે ઘણીવાર ફેઝ ઓફ ટાસ્કને સંદર્ભિત કરીશું કોઈપણ રીઅલ ટાઇમ એપ્લિકેશનમાં ઘણાં ટાસક્સ હોય છે અને તેમાંથી મોટા ભાગના પિરિયોડિક ટાસક્સ હોય છે પરંતુ એક વાત ધ્યાનમાં લેવાની બાબત એ છે કે પિરિયોડિક ટાસક્સ ખરેખર શૂન્ય સમયથી શરૂ થતા નથી ઘણા પિરિયોડિક ટાસક્સ શરૂ થતા નથી તે થોડા સમય પછી કાર્ય શરૂ કરે છે ઈવેન્ટસ ચોક્કસ સમયે અહીં બનતી રહે છે અને પછી તે શરૂ થાય છે પરંતુ શરૂઆતમાં થોડા સમય માટે ટાસ્ક અસ્તિત્વમાં હોતો નથી તેને ફેઝ ઓફ ટાસ્ક કહેવામાં આવે છે ફક્ત આ મુદ્દો સ્પષ્ટ કરવા માટે એક ઉદાહરણ આપવા માટે આપણે રોકેટનું ઉદાહરણ લઈશું એકવાર રોકેટ ચલાવવામાં આવે ત્યારે શરૂઆતમાં તે ચોક્કસ સમય માટે તેની પોતાની ગતિએ આગળ વધે છે અને પછી આપણી પાસે ટાસ્ક કરેક્શન થતાં નથી પરંતુ થોડા સમય પછી ટાસ્ક કરેક્શન શરૂ થાય છે ચાલો આપણે કહીએ કે ટ્રેક કરેક્શનનાં ટાસક્સ રોકેટના લોંચિંગના ૨000 મિલિસેકન્ડ પછી શરૂ થાય છે આ ફેઝ ઓફ ટાસ્ક ટાસ્ક કરેક્શન ના ૨000 મિલિસેકંડ છે અને પછી એકવાર ટાસક્સ શરૂ થઈ જાય પછી ટાસ્ક નો પ્રથમ ઇન્સ્ટનસ ૨000 મિલિસેકન્ડ પછી શરૂ થાય છે અને પછી તે સમયાંતરે દર ૫0 મિલિસેકંડ માં પુનરાવર્તિત થાય છે અને એક્ઝિકયુશનનો સમય ૮ મિલિસેકન્ડ હોઈ શકે છે અને સમયમર્યાદા ૫0 મિલિસેકંડ છે આ ટ્રેક કરેક્શન ટાસ્કનું વર્ણન એ છે કે રોકેટ છોડ્યા પછીનો તબક્કો ૨000 મિલિસેકન્ડ માં શરૂ થાય છે ૨000 મિલિસેકંડ માટે કોઈ ટ્રેક કરેક્શન નથી થતું અને ૨000 મિલિસેકંડ પછી પ્રથમ ટ્રેક કરેક્શન શરૂ થાય છે અને પછી તે દરેક ૫0 મિલિસેકન્ડ પછી ચાલ્યા કરે છે અને કરેક્શન ટાસ્ક માટે એક્ઝિકયુશન ટાઇમના 8 મિલિસેકંડની જરૂર છે અને દરેક ટાસ્ક માટેની સમયમર્યાદા એકવાર તે રિલીઝ થાય પછી 50 મિલિસેકંડ છે વેલિડ શેડ્યૂલ અને ફિઝીબલ શેડ્યૂલ એ બીજી મહત્વપૂર્ણ પરિભાષા છે વેલિડ શેડ્યૂલ તે છે જ્યાં ટાસ્ક પ્રોસેસરને સોંપવા માં આવે છે ટાસ્ક રિલીઝ થયા પછી તરત શેડ્યૂલ થતું નથી તે રિલીઝ અથવા જનરેટ થયા પછી જ શેડ્યૂલર તેને શેડ્યૂલ કરશે અને તેની મર્યાદા એ છે કે તેના જોડે કેટલાક બીજા ટાસ્ક વગેરે ચલાવવા પડે છે પરંતુ તે પછી સમયમર્યાદા માં ટાસ્ક પૂર્ણ થશે કે નહીં તે કહી શકાતું નથી આના ઉપરાંત જો તે સમયમર્યાદા પણ પૂર્ણ કરે છે તો આપણે તેને ફિઝીબલ શેડ્યૂલર કહીએ છીએ વેલિડ શેડ્યૂલ સાથે જો ટાસ્ક સમયમર્યાદા માં પૂર્ણ થાય છે તો તે શેડ્યૂલ બનાવવા વાળા શેડ્યૂલ૨ ને આપણે ફિઝીબલ શેડ્યૂલર કહીએ છીએ આપણી પાસે બીજી ટર્મ છે પ્રોફિશન્ટ શિડ્યુલર આપણે જોઈશું કે કોઈ એપ્લિકેશન માટે કોઈ ટાસ્ક સેટ કર્યા પછી કેટલાક શેડ્યૂલર ખરેખર સુનિશ્ચિત કરી શકતા નથી કે ટાસક્સ સમયમર્યાદા માં પૂર્ણ થાય છે જ્યારે ત્યાં બીજા શેડ્યૂલર હોઈ શકે છે જે આપણને આ ટાસક્સ સંબંધિત સમયમર્યાદાને પૂર્ણ કરવા દે છે પછી બીજું શેડ્યૂલર વધુ હોશિયાર છે આપણે કહી છીએ કે શેડ્યૂલર S1 એ S2 કરતા વધુ હોશિયાર છે જ્યારે S2 કોઈ ટાસ્ક સેટને ફિઝીબલી શેડ્યૂલ કરી શકે તો S1 પણ કરી શકે છે પરંતુ તેનાથી વિરુદ્ધ શક્ય નથી અને જે શેડ્યુલર આપણે કહીએ છીએ તે સમાન રીતે હોશિયાર છે જો કોઈ પણ ટાસ્ક સેટ માટે એક શેડ્યુલર ફિઝીબલી તેને શેડ્યૂલ કરી શકે તો બીજા શિડ્યુલર પણ ફિઝીબલી તેને શેડ્યૂલ કરી શકે છે અને એક ઓપ્ટિમલ શેડ્યૂલર એ છે જે કોઈપણ અન્ય શેડ્યૂલર દ્વારા શેડ્યૂલ કરી શકાતા ટાસ્ક સેટ ને ફિઝીબલી શેડ્યૂલ કરી શકે છે શેડ્યુલિંગ પોઈન્ટ એ બીજી મહત્વપૂર્ણ પરિભાષા છે આપણે વિચારી શકીએ કે શેડ્યૂલર એ એક સોફ્ટવેર નો ભાગ છે જે સમયના અમુક ચોક્કસ તબક્કે સક્રિય થઈ જાય છે અને તે પછી નિર્ણય લે છે કે આગળ કયો ટાસ્ક ચલાવવો કોઈ ચોક્કસ સમય પર જ્યારે શેડ્યૂલર ટાસ્ક સક્રિય બને છે અને ત્યારબાદ આગળ કયો ટાસ્ક ચલાવવાનો છે તે નક્કી કરે છે ત્યારે આ જે સમય એ નિર્ણય લેવાય છે કે કયા ટાસ્ક ને આગળ ચલાવવો તે શેડ્યુલિંગ પોઈન્ટ તરીકે ઓળખાય છે અલબત્ત ક્લોક ડ્રિવન શેડ્યૂલરમાં શેડ્યૂલિંગ પોઇન્ટ્સ સમયાંતરે ટાઈમરના ઇન્ટરપ્ટ દ્વારા પેદા કરવામાં આવે છે તે સમયરેખા પર એકસરખા સ્થાને મૂકવામાં આવશે અને તે ઘડિયાળના ઇન્ટરપ્ટ દ્વારા પેદા થાય છે અને ઘડિયાળ ઇન્ટરપ્ટ થાય તે સાથે જ શેડ્યૂલર સક્રિય થઈ જાય છે અને નક્કી કરે છે કે કયો ટાસ્ક ચલાવવો બીજી બાજુ ઇવેન્ટ ડ્રિવન શેડ્યૂલરમાં શેડ્યૂલર ઘડિયાળના ઇન્ટરપ્ટ ના આધારે સક્રિય થતું નથી પરંતુ તે ચોક્કસ ઇવેન્ટ્સ પર આધારિત છે ઇવેન્ટ ડ્રિવન આ નામ પરથી જ કહી શકાય છે કે આ ઇવેન્ટ્સ જે આ શેડ્યૂલરોને સક્રિય કરવા માટેનું કારણ બને છે તે ઘડિયાળ દ્વારા ઉત્પન્ન થતી નથી પરંતુ ટાસક્સ ની પૂર્ણતા અને પેદા પ્રક્રિયા દ્વારા થાય છે જો કોઈ ટાસ્ક જનરેટ થાય છે ત્યારે શેડ્યુલર એ તપાસવા માટે સક્રિય થાય છે કે નવો ટાસ્ક જે હમણાં જ જનરેટ થયો તે શેડ્યૂલ થયો કે કેમ અને જ્યારે પણ કોઈ ટાસ્ક પૂર્ણ થાય છે ત્યારે શેડ્યૂલર સક્રિય થાય છે અને પછી નક્કી કરે છે કે કયા ટાસ્ક ને શેડ્યૂલ કરવું છે ક્લોક ડ્રિવન શેડ્યુલર્સ સરળ શેડ્યુલર છે જ્યારે ઇવેન્ટ ડ્રિવન શેડ્યુલર્સ વધુ જટિલ સોફિસટીકટેડ શેડ્યૂલર હોય છે અને ક્લોક ડ્રિવન શેડ્યૂલર કરતાં તેના કોઈ ફાયદા હોય છે પરંતુ ક્લોક ડ્રિવન શેડ્યૂલર તે છે જેનો ઉપયોગ સરળ ચિપ એપ્લિકેશનમાં કરવામાં આવે છે જ્યારે સોફિસટીકટેડ રીઅલ ટાઇમ એપ્લિકેશન માં ઇવેન્ટ ડ્રિવન શેડ્યુલર્સ નો ઉપયોગ થાય છે બીજા પણ વિવિધ શેડ્યુલર છે હવે જ્યારે આપણી પાસે રીઅલ ટાઇમ સિસ્ટમ્સ ટાસ્કની લાક્ષણિકતાઓ ટાસક્સ ની પરિભાષા ટાસક્સના પ્રકારો અને તેથી વધુ વિશે મૂળભૂત માહિતી છે ચાલો યુનિપ્રોસેસર્સ પર ટાસ્ક શેડ્યૂલ કરવાનું પહેલા જોઈએ ખરેખર ટાસક્સ શેડ્યૂલ કરવાના અલ્ગોરિધમ એ ૧૯૭૦ અને ૮૦ ના દાયકામાં સંશોધનનું કેન્દ્ર હતું તે દિવસોમાં ઘણાં બધાં પરિણામો ઉપલબ્ધ થયાં અને તેમાંથી ઘણા પરિણામો તો અત્યાર સુધી પણ નિર્ણય માટે વપરાય છે તે દિવસો પર કરવામાં આવેલા સંશોધનને આધારે આપણી પાસે મુખ્યત્વે બે પ્રકારનાં શેડ્યુલર હોય છે જેને ક્લોક ડ્રિવન અને ઇવેન્ટ ડ્રિવન કહેવામાં આવે છે જો આપણે પહેલાની સ્લાઈડમાં આપણે શું કહ્યું તે યાદ કરી એ તો જો શેડ્યૂલિંગ પોઇન્ટ્સ ઘડિયાળ ઇન્ટરપ્ટ દ્વારા ઉત્પન્ન થાય છે તો તેને ક્લોક ડ્રિવન શેડ્યૂલર કહેવામાં આવે છે અહીં ટાઈમરના આધારે શેડ્યૂલર સમયાંતરે સક્રિય થઈ જાય છે અને તે ઘડિયાળ આધારિત શેડ્યૂલર છે આ સરળ શેડ્યૂલર છે જ્યારે કોઈ ઇવેન્ટ ડ્રિવન શેડ્યુલરમાં શેડ્યુલિંગ પોઇન્ટ્સ ચોક્કસ ઇવેન્ટ્સ દ્વારા જનરેટ કરવામાં આવે છે અને તે ઇવેન્ટ્સ શું છે આપણે કહ્યું કે ત્યાં બે મુખ્ય ઇવેન્ટ્સ ટાસ્ક શરૂ કરવાની ઈવેન્ટ અથવા ટાસ્ક ને રિલીઝ કરવાની ઈવેન્ટ અને પૂર્ણ કરવાની ઈવેન્ટ છે શેડ્યુલરના વિવિધ પ્રકારો નીચે મુજબ છે એક તે અનંત લૂપ છે ઓપરેટિંગ સિસ્ટમ વિના તે ફક્ત એક સરળ પ્રોગ્રામ છે ત્યાં કોઈ ટાસક્સ નથી અને તે ફક્ત એક લૂપમાં કેટલીક શરતો ને તપાસે છે અને તે પછી કાર્ય કરે છે અને જો શરૂઆત માં કોઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી તો તે ફક્ત સરળ સાયક્લિક એક્ઝેક્યુટર્સ છે ત્યાં એક જ આવર્તન છે કે જેના પર ટાસક્સ ચલાવવામાં આવે છે ટાસક્સ નો સમયગાળો સમાન અને એકવાર ટાઇમર ઇન્ટરપ્ટ થાય છે ટાસ્ક ને એક્સેક્યૂટ કરવામાં આવે છે અને પછી સિસ્ટમ રાહ જુએ છે મલ્ટિ રેટ સાયક્લિક એક્ઝિક્યુટિવ પર ઘણી ફ્રીક્વન્સીઝ છે જુદા જુદા સમયગાળા સાથે વિવિધ ટાસક્સ ઉભા થાય છે અને મલ્ટિ રેટ સાયક્લિક એક્ઝિક્યુટિવ અને તેના દ્વારા આ વિવિધ પ્રકારનાં ટાસક્સ નું સંચાલન કરવામાં આવે છે અને તેમની સમયમર્યાદા પૂર્ણ કરવામાં મદદ કરવામાં આવે છે આ સરળ સાયક્લિક એક્ઝિક્યુટિવ અને મલ્ટિ રેટ સાયક્લિક એક્ઝિક્યુટિવ કરે છે આનો ઉપયોગ સરળ એપ્લિકેશનમાં થાય છે જ્યારે સોફિસટીકટેડ હોય તે પ્રાઓરિટી આધારિત પ્રિ એમ્પટિવ શેડ્યૂલર્સ છે આ ઇવેન્ટ ડ્રિવન શેડ્યુલર છે આપણે ચર્ચા કરીશું કે આપણી ચર્ચાના સારા ભાગની પસંદગી પ્રાઓરિટી આધારે પ્રિ એમ્પટિવ શેડ્યૂલર્સ પર છે પરંતુ હવે પછીના લેક્ચર માં આપણે સાયક્લિક શેડ્યૂલર વિશે ચર્ચા કરીશું